પહેલાં આપણે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ માટેની મુખ્ય આવશ્યકતાઓ જોઇ હતી અને પછી આપણે તેના કારણો પર ચર્ચા કરી જેના કારણે પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમ્સ તે સુવિધાઓને સમર્થન આપતી નથી અને આ સુવિધાઓને ટેકો આપવા માટે શું કરવાની જરૂર છે આ હેતુ સાથે આપણે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનું વિશ્લેષણ કરીશું અને તેના કારણોનો અભ્યાસ કરીશું જેના કારણે તે ચોક્કસ કાર્યો કરે છે અને તેને વધુ સુધારવા માટે ચર્ચા કરીશું યુનિક્સને રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ્સ તરીકે વાપરવા માટે અને છેલ્લા વ્યાખ્યાનમાં જે બધી સુવિધાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી જે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમની જરૂર છે તેને ટેકો આપવો પડશે પરંતુ આ યુનિક્સ દ્વારા સંતોષકારક રીતે સપોર્ટેડ નથી અને હાર્ડ રીઅલ ટાઇમ એપ્લિકેશનમાં યુનિક્સનો ઉપયોગ કરવા માટે બે મુખ્ય મુદ્દાઓ અથવા અવરોધો છે પ્રથમ નોન પ્રીએમ્પટેબલ કર્નલ છે જ્યારે યુનિક્સ કોડ એક્ઝેક્યુટ થઈ રહ્યો છે એટલે કે જ્યારે કર્નલ કોડ એક્ઝેક્યુટ કરવામાં આવી રહ્યો છે ત્યારે બધા ઇન્ટરપ્ટ નિષ્ક્રિય કરવામાં આવે છે બીજો મુદ્દો એ ડાયનામિક પ્રાયોરિટી લેવેલ્સનો છે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ કાર્યની પ્રાધાન્યતાના સ્તરને દરેક ટાઈમ સ્લાઈસમાં બદલતી રહે છે ચાલો તે કારણોની તપાસ કરીએ જેના માટે તે આ કરે છે પ્રથમ પ્રશ્ન ઉભો થાય છે કે તે કર્નલ રૂટિન એક્સિક્યૂટ કરતી વખતે શા માટે તે તમામ ઇન્ટરપ્ટને નિષ્ક્રિય કરે છે અને બીજો પ્રશ્ન તે છે કે તે કોઈ કાર્યની પ્રાધાન્યતાને સ્થાનાંતરિત કરવાનું કેમ રાખે છે કારણ કે આ પરિસ્થિતિમાં રેટ મોનોટોનિક શેડ્યૂલર જેવા વાસ્તવિક શેડ્યૂલર ચલાવવું મુશ્કેલ બને છે કારણ કે શેડ્યૂલર એ ધારણા પર કાર્ય કરે છે કે પ્રોગ્રામરે સોંપાયેલ પ્રાથમિકતાઓ બદલાતી નથી પહેલા તો પ્રીએમ્પટેબલ કર્નલને રીએન્ટ્રેન્ટ કર્નલ પણ કહેવામાં આવે છે જ્યાં એકવાર ઇન્ટરપ્ટ આવે છે પછી કર્નલ રૂટિનની શરૂઆત થાય છે અને ફક્ત ઇન્ટરપ્ટ પછી અટકી જાય છે ફરીથી થોડા સમય પછી તે તે જ સ્થાનેથી ચાલુ રહે છે એટલે કેરીએન્ટ્રેન્ટ કર્નલ ઇન્ટરપ્ટેડ થઈ શકે છે પરંતુ તે પછી યુનિક્સ એ નોન રીએન્ટ્રેન્ટ અથવા નોન પ્રીએમ્પટેબલ કર્નલ છે આ હાંસલ કરવા માટે બધા ઇન્ટરપ્ટ નિષ્ક્રિય કરેલા છે અને આ રીતે કર્નલને પ્રીએમ્પ્ટ કરી શકાતું નથી તે બધા કોડ રન કરે છે જે તેને કરવાની જરૂર છે પરંતુ તે પછી પ્રશ્ન ઉભો થાય છે કે તે શા માટે રીએન્ટ્રેન્ટ નથી અને શા માટે તેને ઇન્ટરપ્ટ કરી શકાતો નથી કેટલાક અન્ય કોડ રન થાય છે અને પછી જ્યાંથી તે અટક્યો ત્યાંથી કર્નલ કોડ રન કરવાનું શરૂ કરે છે ઉપર ઉભા થયેલા સવાલનો જવાબ ના છે કારણ કે તે કર્નલ ડેટા સ્ટ્રક્ચર્સની ઇન્ટેગ્રિટીને નષ્ટ કરશે ઓપરેટિંગ સિસ્ટમને કાર્યક્ષમ બનાવવા માટે યુનિક્સના વિકાસકર્તાઓએ કર્નલ સ્તરના લોક નો ઉપયોગ કર્યો નથી આમ જો કોઈ ડેટા સ્ટ્રક્ચર જે ઓપરેટિંગ સિસ્ટમનો એક ભાગ છે જે અડધા રસ્તે સુધારવામાં આવે છે અને પછી પ્રીએમ્પશન થાય છે અને કેટલાક અન્ય ભાગ ઓપરેટિંગ સિસ્ટમ રન કરે છે અને પછી તેણે વાંચેલા ઇન્કન્સિસ્ટન્ટ ડેટાને મોડીફાઇ કરે છે અને તે મૉડિફિકેશન ઇન્કન્સિસ્ટન્ટ્ સિસ્ટમ તરફ દોરી જાય છે અને સિસ્ટમને ક્રેશ કરી શકે છે પરંતુ તે પછી સમસ્યા હજી વધુ ગંભીર છે જો યુઝર કાર્યો પણ કર્નલ મોડમાં રન થાય છે જેની આગળ વધતી વખતે ચર્ચા કરવામાં આવશે નીચેની ચર્ચા એ સમજવા માટે છે કે પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમ જેમ કે વિન્ડોઝ યુનિક્સ વગેરે કર્નલ નોન પ્રીએમ્પટેબલ છે મુખ્ય કારણ એ છે કે તે કર્નલ ડેટા સ્ટ્રક્ચરની ઇન્ટેગ્રિટીને જાળવવાની એક અસરકારક રીત છે તે યુનિક્સ 5 વિશે છે અને યુનિક્સના પછીના વર્શ઼ન વિંડોઝ અને લિનક્સ એ કર્નલને પ્રીએમ્પટેબલ બનાવ્યું છે પરંતુ તે પછીના વિકાસમાં કારણ કે આ એક મોટો વિકલાંગ હતો એટલે કે નોન પ્રીએમ્પટેબલ કર્નલ હોવાનું અને તેનું મુખ્ય કારણ એ છે કે ત્યાં કોઈ કર્નલ લેવલના લોકસનો ઉપયોગ થતો નથી તેથી કર્નલ ડેટા સ્ટ્રક્ચરની ઇન્ટેગ્રિટી જાળવવા માટે ઇન્ટરપ્ટને નિષ્ક્રિય કરવા એ એક અસરકારક માર્ગ હતો પરંતુ કારણ કે આ એક મોટી વિકલાંગતા છે અને તેથી વિંડોઝ અને યુનિક્સના પછીના વર્શ઼નએ તેઓએ કર્નલ લેવલના લોકસનો ઉપયોગ કરીને કર્નલને પ્રીમ્પિટેબલ બનાવ્યું હતું પરંતુ જો કર્નલ નોન પ્રીએમ્પટેબલ છે તો તે ડેડ્લાઇન ચૂકવાનું કારણ બની શકે છે કારણ કે કાર્યોનો પ્રીએમ્પશન સમય એ કર્નલ મોડમાં પસાર કરેલો સમય બને છે અને કોન્ટેક્સટ સ્વિચ સમય પણ કર્નલ મોડમાં વિતાવેલો સમય એ સૌથી ખરાબ કિસ્સામાં સેકંડના ક્રમમાં હોઈ શકે છે કારણ કે સામાન્ય રીતે કોન્ટેક્સટ સ્વીચ સમય એક સેકંડ તરીકે સેટ કરવામાં આવે છે અને કર્નલ રૂટિન એક સેકંડ સુધી ચાલે છે અને જો ઉચ્ચ અગ્રતા કાર્યને એક સેકંડ માટે રન કરતા અટકાવવામાં આવે તો ચોક્કસપણે તે તેની ડેડ્લાઇન ચૂકી જશે કારણ કે લાક્ષણિક ડેડ્લાઇન સેંકડો માઇક્રોસેકન્ડ્સની હોય છે આ બાબતને વધુ ખરાબ કરવા માટે યૂઝર પ્રોગ્રામ પણ કર્નલ મોડમાં એક્સિક્યૂટ કરવામાં આવે છે જ્યારે યૂઝર પ્રોગ્રામ સિસ્ટમ કોલ કરે છે ત્યારે તે કર્નલ મોડમાં રન થાય છે સોફ્ટવેર ઇન્ટરપ્ટ જનરેટ કરે છે અને મોડને કર્નલ મોડમાં બદલી દે છે તેથી જ્યારે કોઈ યૂઝર પ્રોગ્રામ રન થાઈ છે અને સિસ્ટમ કોલ કરે છે ત્યારે તે નોન પ્રીએમ્પટેબલ બને છે મૂળ યુનિક્સ વિકાસકર્તાઓ એક કાર્યક્ષમ ઓપરેટિંગ સિસ્ટમ ઇચ્છતા હતા અને તેઓ રીયલ ટાઈમ અને મલ્ટિ પ્રોસેસર એપ્લિકેશનમાં યુનિક્સના ઉપયોગની કલ્પના કરી શકતા ન હતા બીજો મુદ્દો એ ડાયનામિક પ્રાયોરિટી લેવલનો છે અને જો આપણે યુનિક્સ શેડ્યૂલરને જોઈએ તો તે મલ્ટિલેવલ ફીડબેક ક્યુનો ઉપયોગ કરે છે તે કાર્યોને અનેક પ્રાયોરિટી શ્રેણીમાં વિભાજિત કરે છે અને દરેક શ્રેણી માટે તે અલગ ક્યુ જાળવી રાખે છે જુદી જુદી પ્રાયોરિટી રેંજ એ યૂઝર લેવલ છે ત્યાં n યૂઝર લેવલ અથવા કદાચ 256 યૂઝર લેવલ છે અને પછી કર્નલ પ્રક્રિયાઓની અગ્રતા યૂઝર પ્રક્રિયાઓની અગ્રતા કરતા વધારે છે યૂઝર પ્રક્રિયાઓ ખરેખર કર્નલ લેવલ પર સ્થાનાંતરિત કરી શકાતી નથી અને ત્યાં પ્રાધાન્યતાના ઘણા અન્ય બેન્ડ છે જેમ કે ફાઇલો બફર ડિસ્ક IO અને સ્વેપર યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની સૌથી વધુ પ્રાધાન્યતા છે ડિફૉલ્ટ રૂપે સિસ્ટમ એક સેકન્ડ ટાઈમ સ્લાઈસનો ઉપયોગ કરે છે અને યૂઝર કાર્ય જ્યારે એકવાર તેમની ટાઈમ સ્લાઈસ પૂર્ણ કરે છે ત્યારે તેમની પ્રાથમિકતાઓ ફરીથી ગોઠવવામાં આવે છે પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે શોધી શકીશું કે યુનિક્સ કાર્યોની તેની jth ટાઇમ સ્લાઈસ પરની પ્રાથમિકતા તેની બેસ અગ્રતા છે એક સરસ મૂલ્ય CPU વપરાશ સમય અને CPU વપરાશનો ઇતિહાસ જે રિકરન્સ સંબંધના સ્વરૂપોમાં આપવામાં આવે છે jth સમય પર CPUનો ઉપયોગ j 1ના ઉપયોગનો અડધો ભાગ છેઆગળની ટાઇમ સ્લાઈસમાં કેટલો CPU નો ઉપયોગ થયો છે એનું વેઇટેજ 50 છે અને j − 1 ઇન્સ્ટન્ટ પહેલાં જે પણ CPUનો ઉપયોગ થયો હતો એને બાકીનું વેઇટેજ છે પ્રાધાન્યતા PrTi j એ કાર્ય Ti ની Jth ઇન્સ્ટન્ટ યુસેજ ટાઇમ સ્લાઈસ ની પ્રાધાન્યતા છે CPUTij એ Ti વડે સીપીયુ વપરાશ માટે ભૌમિતિક ધોરણે ઘટતા વજન સાથે સીપીયુ વપરાશનો ઇતિહાસ છે UTij એ Jth ઇન્સ્ટન્ટમાં સીપીયુ ઉપયોગ baseTi j એ વિવિધ કાર્યોને અગ્રતા બેન્ડમાં અલગ કરવા માટે વપરાયેલ મૂલ્ય છે અને પ્રોગ્રામર દ્વારા niceTi j સેટ કરવામાં આવે છે અને નાઇસ નામ દ્વારા સૂચવવામાં આવ્યું છે કે પ્રોગ્રામર ફક્ત આ કાર્યની પ્રાધાન્યતા ઘટાડી શકે છે પ્રાથમિકતામાં વધારો કરી શકતો નથી CPUTi j શબ્દ રિકરન્સ સ્વરૂપોમાં આપવામાં આવે છે CPUTi j −1 વજનનો અડધો ભાગ સીપીયુ વપરાશના ઇતિહાસમાં આપવામાં આવે છે j − 1 અને તે પહેલાં ના ઇન્સ્ટન્સ અને બાકીનો અડધો વજન તે છેલ્લી વખતની સ્લાઇસથી આવે છે જે તેણે મેળવ્યું છે અને તેણે CPUનો કેટલો ઉપયોગ કર્યો છે જો આપણે આ રિકરન્સને અન્ફોલ્ડ કરીએ તો આપણે જુદા જુદા સમયનાં ઇન્સ્ટન્સ પર ભૌમિતિક ધોરણે ઉપયોગ માટેના વજનમાં ઘટાડો જોશું છેલ્લી વખતનો ઇન્સ્ટન્સ 50 આપવામાં આવે છે તે પહેલાંનો સમય 25 12 5 અને તે રીતે આમ ભૂતકાળના CPU ઉપયોગિતા ઇતિહાસ માટે ભૌમિતિકરૂપે ઓછું વજન છે પરંતુ તે પછી આશ્ચર્ય થશે કે તેને આવું શા માટે કરવું જોઈએ અહીં ચર્ચા બેસ પ્રાયોરિટી વિશે છે વિકસિત સંપૂર્ણ પ્રાયોરિટી બેન્ડને વિવિધ પ્રાયોરિટી બેન્ડ સ્વૅપેર બ્લોક IO ફાઇલ મેનીપ્યુલેશન કેરેક્ટર IO કર્નલ પ્રક્રિયા અને સૌથી ઓછી યુઝર પ્રક્રિયાઓમાં વહેંચાયેલું છે આ યુઝર પ્રક્રિયાઓ અન્ય અગ્રતા સ્તરે સ્થાનાંતરિત કરી શકતી નથી અને કાર્ય પણ ચોક્કસ પ્રાધાન્યતા સ્તર પર છે તે તેના બેન્ડને ઓળંગી શકતું નથી કેન્દ્રીય વિચાર એ છે કે IO એ એક અડચણ છે સીપીયુ ઉચ્ચ ઝડપે એક્સિક્યૂટ કરે છે અને જો કાર્યને તેના IO કરવાની જરૂર હોય તો તેની પ્રાધાન્યતા વધારે હોવી આવશ્યક છે નહીં તો રિસ્પૉન્સનો સમય ઓછો હશે IO ચેનલોને શક્ય તેટલું વ્યસ્ત રાખવાની જરૂર છે જો કોઈ કાર્ય IO તબક્કામાં કરી રહ્યું છે તો તેની અગ્રતા વધારવી જોઈએ અને આ રીતે બધી IO વિનંતીઓ ઉભી કરવામાં આવે છે અને IO ચેનલને વ્યસ્ત રાખવામાં આવે છે આમ I O બાઉન્ડ કાર્યો માટે અગ્રતા વધારે કરવામાં આવે છે જ્યારે CPU બાઉન્ડ કાર્યો માટે અગ્રતા ગણતરીના સૂત્રનો ઉપયોગ કરીને અગ્રતા ઓછી કરવામાં આવે છે સરેરાશ થ્રુપુટ વધારવા માટે IO સઘન કાર્યોની અગ્રતા ઉભી કરવાની જરૂર છે અને તેથી અગાઉના ઇન્સ્ટન્સમાં CPUના યુટિલાઇઝેશનની ગણતરી કરવામાં આવે છે જો યુટિલાઇઝેશન ઓછુ છે તો તે સૂચવે છે કે તે IO કરી રહ્યું છે અને તેથી કાર્યની પ્રાધાન્યતા વધે છે યુનિક્સમાં નીચું પ્રાધાન્યતા મૂલ્ય છે એની વધુ પ્રાધાન્યતા છે અને તેથી યુટિલાઇઝેશન ઓછુ છે અને આમ અગ્રતા વધે છે IO બાઉન્ડ પ્રક્રિયાઓ ઉચ્ચ અને ઉચ્ચ પ્રાથમિકતાઓ તરફ ગુરુત્વાકર્ષણ બનાવે છે પરંતુ જો આપણે વાસ્તવિક સમયની પરિસ્થિતિમાં આવી ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ અને ક્રિટિકલ કાર્ય CPUનો ઉપયોગ કરીને તેની પ્રક્રિયા કરી રહ્યું છે તો પછી તેની પ્રાધાન્યતા ઓછી થતી રહેશે અને તે તેની ડેડ્લાઇન ચૂકી શકે છે આ હાર્ડ રીઅલ ટાઇમ એપ્લિકેશનમાં અસ્વીકાર્ય બને છે આ રીતે આપણે યુનિક્સની બે મોટી સમસ્યાઓ એટલે કે નોન પ્રીએમ્પટેબલ કર્નલ અને ડાયનામિક પ્રાયોરિટી લેવલની ચર્ચા કરી તેથી તેની ડાયનામિક પ્રાયોરિટી લેવલ અને તેની નોન પ્રીએમ્પટેબલ કર્નલવાળા યુનિક્સનો ઉપયોગ ફક્ત સોફ્ટ રીઅલ ટાઇમ એપ્લિકેશનમાં થઈ શકે છે અને તે હાર્ડ રીઅલ ટાઇમ એપ્લિકેશનો માટે યોગ્ય નથી જ્યાં ડેડ્લાઇન મિલી અથવા માઇક્રોસેકન્ડ્સનો ઓર્ડરની છે યુનિક્સ 5 ની મુખ્ય ખામીઓ એ સેકન્ડના ઓર્ડરના કાર્ય પ્રીએમ્પશનનો સમય છે પ્રાધાન્યતાની ડાયનામિક રીકોમ્પ્યુટેશન અને રિસોર્સ વહેંચણીના પ્રોટોકોલને સમર્થન નથી અન્ય ખામીઓ એ બિનકાર્યક્ષમ ઇન્ટરપ્ટ પ્રોસેસીંગ ડિવાઇસ ઇંટરફેસિંગનો અસંતોષકારક સપોર્ટ છે જેમ કે આપણે નવું સેન્સર શામેલ કરવા અથવા ડિવાઇસને ઐક્ચૂએટ કરવા માગીએ છીએ અને પછી આપણે ઓપરેટિંગ સિસ્ટમને રીકમ્પાઇલ કરવા બધા કાર્યો બંધ કરવાની સિસ્ટમને બંધ કરવાની જરૂર છે વગેરે જે સલામતીની ક્રિટિકલ હાર્ડ રીઅલ ટાઇમ પરિસ્થિતિમાં સ્વીકાર્ય નથી સિસ્ટમ કાર્યરત હોય ત્યારે કોઈએ તે કરવા માટે સમર્થ હોવા જોઈએ ટાઈમરો માટે સપોર્ટ અસંતોષકારક છે અને રીઅલ ટાઇમ ફાઇલ સપોર્ટનો અભાવ છે જો આપણે તેનો ઉપયોગ રીઅલ ટાઇમ એપ્લિકેશંસ માટે કરવા માંગતા હોઈએ એ યુનિક્સ 5 મુખ્ય ખામીઓ છે આ કોર્સ પૂરા કરતા પહેલા છેલ્લો મુદ્દો પોઝિક્સ છે પોસિક્સની ઉત્પત્તિનું નિરીક્ષણ કરવા પર જેને યુનિક્સ તરીકે ઉદ્ભવવું પડ્યું એ એટી એન્ડ ટી દ્વારા વિકસિત કરવા માં આવ્યું હતું તેને ઘણા પ્રાપ્તકર્તાઓને મફત આપ્યું યુનિક્સ કોડ એટી અને ટી દ્વારા જેની જરૂર હોય તેને વહેંચવામાં આવ્યો હતો કારણ કે તે સમયે એટી અને ટી ટેલિકોમ કંપની હતી અને તે સમયે તે સમયે તેને ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવવામાં કોઈ રસ નહોતો જેણે તેને પ્રાપ્ત કર્યું તેણે તેને વિવિધ રીતે લંબાવી જેમ કે IBM એ એને એઆઈએક્સમાં એચપી એ એને એચપી યુએક્સમાં સન થી સોલારિસ ડિજિટલ કોર્પોરેશનમાં અલ્ટ્રિક્સ અને સૂચિ આગળ વધે છે તેથી યુનિક્સ કોડ એટી એન્ડ ટી પર વિકસિત થયો હોવા છતાં તે વિવિધ વિક્રેતાઓ દ્વારા વિવિધ રીતે વિસ્તૃત કરવામાં આવ્યો હતો અને તેથી પરિણામે યુનિક્સ કોડ ઇન્કમ્પૈટબલ બન્યો એક પ્લેટફોર્મ પર એપ્લિકેશન લખીને અને એપ્લિકેશન પર રન કરતા તે બીજા પ્લેટફોર્મ પર રન થશે નહીં કારણ કે સિન્ટેક્સ અને સર્વિસ સિમેન્ટિક્સમાં ભિન્નતા હોવાને કારણે જુદી જુદી યુનિક્સ વિવિધ સેવાઓ આપતી હતી તેથી એક આવૃત્તિમાંવર્ષનમાં કોડ વિકસાવવા પર તે બીજી આવૃત્તિવર્ષન પર કાર્ય કરશે નહીં સોર્સ કોડ સ્તરે કોડને સુસંગત બનાવવા માટે પોસિક્સનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તે પોર્ટેબલ ઓપરેટિંગ સિસ્ટમ માટે વપરાય છે IX વિશે કોઈને આશ્ચર્ય થશે યુનિક્સના સ્ટાન્ડર્ડ જેવું દેખાવા માટે પોર્ટેબલ ઓપરેટિંગ સિસ્ટમ પીઓએસનો તે ફક્ત સફિક્સ હતો પરંતુ જ્યારે તે ખૂબ જ લોકપ્રિય બન્યું ત્યારે કે નોન યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ પણ પોઝિક્સ સાથે સુસંગત થઈ અને આ રીતે પોસિક્સ એક મોટી સફળતા મળી પોસિક્સ માટે મોટી ચિંતા એ એપ્લિકેશનની પૉર્ટબિલિટિ એટલે કે વિવિધ ઓપરેટિંગ સિસ્ટમોમાં લખેલી હવે પોસિક્સ વ્યાપકપણે સ્વીકૃત છે નોન યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ્સ પણ પોઝિક્સ સ્ટાન્ડર્ડનો ઉપયોગ કરે છે પોસિક્સને આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ તરીકે સ્વીકારવામાં આવ્યો છે આઇઇઇઇ પી 1003 અને આઇએસઓ સ્ટાન્ડર્ડ 9945 વગેરે પોસિક્સને સ્ટાન્ડર્ડ તરીકે ઓળખે છે જો કોઈ પોઝિક્સ સ્ટાન્ડર્ડ ડોક્યુમેન્ટ તરફ ધ્યાન આપેતો તેઓ શોધી શક્યા કે તે ફક્ત ઓપરેટિંગ સિસ્ટમ કોલ્સ શું હોવું જોઈએ અથવા ઓપરેટિંગ સિસ્ટમના ઇન્ટરફેસોનું અને એકવાર કોલ્સ કરવામાં આવે પછી શુ કરવું જોઈએ તે નિર્ધારિત કરે છે તે કોલના સિમૅન્ટિકસ તરીકે ઓળખાય છે પરંતુ તે ઓપરેટિંગ સિસ્ટમ કોલસને કેવી રીતે અમલમાં મૂકવામાં આવે છે તે વિશે માહિતી આપતું નથી તે ફક્ત તેના પરિમાણો કોલ્સના નામ અને તે શું પ્રાપ્ત કરે છે તે વિશે જ જાણ કરે છે પરંતુ તે કેવી રીતે બરાબર લખી શકાય છે તે વિશે માહિતી આપતું નથી ડોક્યુમેન્ટ્સના ઘણા બધા વૉલ્યૂમ્ છે એક પોસિક્સ 1 છે જે સિસ્ટમ ઇન્ટરફેસ સાથે સંબંધિત છે જે સિસ્ટમ રૂટિન અને તેના પરિમાણો અને સિમેન્ટિક્સ વિશે છે પોસિક્સ 2 શેલ્સ અને યુટિલિટીઝ સંબંધિત છે પોસિક્સ 3 ઓપરેટિંગ સિસ્ટમ પોસિક્સ સુસંગત છે કે નહીં તેની ચકાસણીની પદ્ધતિ સાથે ચોથું ડોક્યુમેન્ટ પોસિક્સ 4 રીઅલ ટાઇમ એક્સ્ટેંશન પોઝિક્સ RT સાથે રીઅલ ટાઇમ પોસીક્સ વિશે નીચે મુજબ છે તેને અમુક સુવિધાઓને ટેકો આપવા માટે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર હોય છે તે પછી તે ફક્ત RT POSIX કમ્પ્લાયન્ટ બની શકે પ્રથમ એક અગત્યની પ્રાયોરિટી આધારિત શેડ્યૂલિંગ છે અને તે કેટલાક પર્ફોમન્સ મેટ્રિક્સને વ્યાખ્યાયિત કરે છે એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ વિવિધ સિસ્ટમ કોલ્સ માટે એક્ઝેક્યુશન સમય પર બંધાયેલા સૌથી ખરાબ કેસને સંતોષવા જ જોઇએ તેને સ્ટેટિક પ્રાયોરિટી માટે સપોર્ટની જરૂર હોય છે અને આપણે જોયું છે કે પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમ સ્ટેટિક પ્રાયોરિટીને ટેકો આપતી નથી પરંતુ હવે પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમો પણ સ્ટેટિક પ્રાયોરિટીને ટેકો આપે છે તેને ઓછામાં ઓછા 32 પ્રાયોરિટી લેવલને સમર્થન આપવું આવશ્યક છે ઍબ્સલૂટ અને રિલેટિવ બંને ટાઈમર્સ સપોર્ટેડ હોવા જોઈએ અને નેનોસ્લિપ ફંક્શન ઉચ્ચ અને ચોકસાઇવાળા ટાઈમર્સ પ્રદાન કરવા માટે વર્ચુઅલ મેમરીમાં Mlock એ પેજને લોક કરવા માટે છે Mlockall એ આખા એડ્રેસ સ્પૈસને લોક કરવા માટે છે અને Munlock એ પેજને અનલોક કરવાનું છે અને બધાને સમર્થન આપવું આવશ્યક છે પૂર્વ ફાળવેલ અને સુસંગત ફાઇલો ને ટેકો આપવા માટે મલ્ટિ થ્રેડીંગ અને રીઅલ ટાઇમ ફાઇલ સિસ્ટમને સમર્થન આપવું આવશ્યક છે પહેલાં આપણે રીઅલ ટાઇમ એપ્લિકેશનમાં પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમોનો ઉપયોગ કરવા પર કેટલીક સમસ્યાઓ જોઈ હતી આપણે યુનિક્સ તરફ પણ જોયું અને પછી આપણે તે સમસ્યાઓ તરફ ધ્યાન આપ્યું કે જો યુનિક્સનો ઉપયોગ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે કરવામાં આવે તો થાય છે પછી આપણે પોસીક્સ રીઅલ ટાઇમ સ્ટાન્ડર્ડ જોયું જેને તમામ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ એ સમર્થન આપવું જોઈએ આપણે આ સ્ટાન્ડર્ડ ની મુખ્ય આવશ્યકતાઓ તરફ ધ્યાન આપ્યું છે અને તેમાંની એક આવશ્યકતા સ્ટેટિક પ્રાયોરિટી લેવલ 32 પ્રાયોરિટી લેવલ છે શેડ્યૂલર પ્રીએમ્પટેબલ પ્રાયોરિટી બેસ્ડ શેડ્યૂલિંગ નો ઉપયોગ કરીને ઈમ્પ્લીમેન્ટ થઇ શકવું જોઈએ આપણે લગભગ અભ્યાસક્રમના અંતે છીએ અભ્યાસક્રમ પૂર્ણ થાય તે પહેલાં નીચેના કેટલાક પ્રેક્ટિસ પ્રશ્નો છે એક મહત્વનો મુદ્દો જે ઉદભવે છે જ્યારે ક્રિયાઓ રિસોર્સને વહેંચે છે અને આપણી પાસે રિસોર્સ વહેંચણી માટે પૂરતો સપોર્ટ નથી તે પ્રાયોરિટી ઇન્વર્શ઼નની સમસ્યા બનાવે છે પછી પ્રથમ પ્રશ્ન એ છે કે પ્રાયોરિટી ઇન્વર્શ઼નની સમસ્યા દ્વારા શું સમજી શકાય છે તે કેવી રીતે ઉદ્ભવે છે અને આ સમસ્યાનું સમાધાન શું છે આ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરો એટલે કે પ્રાયોરિટી ઇન્વર્શ઼ન અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼ન અને આ સમસ્યાનું સમાધાન હવે પછીનો પ્રશ્ન એ છે કે જ્યારે ઘણા કાર્યોમાં ક્રિટિકલ રિસોર્સનો સમૂહ વહેંચાય છે તો પછી શું આપણે બધા સાથે મળીને પ્રાયોરિટી ઇન્વર્શ઼ન ટાળી શક્યે છે અને જ્યારે આપણે કાર્યો હોય જે કોઈ પણ પ્રોટોકોલ નો ઉપયોગ કરી રિસોર્સ શેર કરે છે કોઈ પણ રિસોર્સ શેરીંગ પ્રોટોકોલ જે પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલહાયેસ્ટ લોકર થવા સરળ ઇન્હેરિટન્સ આધારિત પ્રોટોકોલ નો ઉપયોગ કરી ને શું આપણે પ્રાયોરિટી ઇન્વર્શ઼નને 0 બનાવી શકીએ છીએ આ પ્રશ્નનો જવાબ ના છે કારણ કે જો નીચી પ્રાધાન્યતા કાર્ય રિસોર્સ ધરાવે છે તો ઉચ્ચ અગ્રતા કાર્ય માટે રાહ જોશે અને તેથી ઓછામાં ઓછું એક પ્રાયોરિટી ઇન્વર્શ઼ન થવું આવશ્યક છે આમ આપણે જે રિસોર્સ શેરીંગ પ્રોટોકોલ નો ઉપયોગ કરીએ તે બધા મળીને પ્રાયોરિટી ઇન્વર્શ઼નને ટાળવાનું શક્ય નથી ત્રીજો પ્રશ્ન એ વિશિષ્ટ પ્રશ્ન છે ઇન્હેરિટન્સ સંબંધિત ઇન્વર્શ઼નનો તમારો મતલબ શું છે પ્રાયોરિટી ઇન્હેરિટન્સ યોજનાનો ઉપયોગ કરતી વખતે પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલ હોઈ શકે અને ઇન્હેરિટન્સ સંબંધિત ઇન્વર્શ઼નનું ઉદાહરણ આપી શકે જ્યારે રીઅલ ટાઇમ કાર્યોનો સમૂહ પ્રાયોરિટી ઇન્હેરિટન્સ પ્રોટોકોલનો ઉપયોગ કરીને કેટલાક ક્રિટિકલ રિસોર્સ વહેંચે છે તો શું તે સાચું છે કે સૌથી વધુ પ્રાધાન્યતા કાર્યમાં કોઈ ઇન્વર્શ઼નનો ભોગ બનવું પડતું નથી જવાબ ખોટો છે જો એવું કહેવામાં આવે છે કે સૌથી ઓછી અગ્રતા કાર્યમાં કોઈ ઇન્વર્શ઼નનો ભોગ બનવું પડતું નથી જે સાચું હશે જ્યારે નીચી અગ્રતા કાર્ય પહેલેથી જ કોઈ રિસોર્સ ધરાવે છે અને ઉચ્ચ અગ્રતા કાર્ય સક્ષમ બને છે ત્યારે ઉચ્ચતમ અગ્રતા કાર્ય ઇન્વર્શ઼નનો ભોગ બની શકે છે આ સાથે આપણે આ અભ્યાસક્રમને કન્ક્લૂડ કરીશું આપણે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ્સના કેટલાક મૂળ પાસાંઓ તરફ ધ્યાન આપ્યું પછી આપણે જોયું કે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ નોન રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમથી કેવી રીતે જુદી છે અને આપણે રીઅલ ટાઇમ કાર્યોને શેડ્યૂલ કરવાને કેન્દ્રીય સમસ્યા તરીકે ધ્યાનમાં લીધું છે જે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમને સંભાળવાની જરૂર છે અને આપણે મહત્વપૂર્ણ ટાસ્ક શેડ્યૂલિંગ એલ્ગોરિધમ્સની ચર્ચા કરી હતી આપણે પ્રોસેસર પર શેડ્યૂલ કરી શકાય છે કે કેમ તે જોવા માટે કાર્યોના વિશ્લેષણ તરફ ધ્યાન આપ્યું રિસોર્સ વહેંચણીના મુદ્દાઓ તરફ ધ્યાન આપ્યું અને પછી આપણે મલ્ટિપ્રોસેસર શેડ્યૂલિંગ તરફ ધ્યાન આપ્યું અને પછી છેવટે આપણે કેટલાક મુદ્દાઓ તરફ ધ્યાન આપતા હતા કે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમોને ટેકો આપવો જરૂરી છે પરંપરાગત ઓપરેટિંગ સિસ્ટમો માટે આનો ટેકો નથી આપણે તે કેમ આવું હતું તેની તપાસ કરી અને પછી આપણે તેના માટે કેટલાક ઉકેલો સમજાવ્યા અથવા ઓફર કર્યા જે બધી રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમો છે જે તેનું પાલન કરે છે